આ વ્યાખ્યાનમાં હું એહરેનફેસ્ટના પ્રમેય વિશે વાત કરવા જઇ રહ્યો છું જેમા સમય સાથે p અને x ના એક્સ્પેક્ટેશન વેલ્યુ કેવી રીતે બદલાય છે તે વિષે આપણે વાત કરીશુ ને આપણે યાદ કરીએ તો તે ∫xt2 x dx તરીકે વ્યાખ્યાયિત થયેલ છે આપણે અગાઉ કહ્યું હતું કે આ x ના એવરેજ વેલ્યુ જેવું છે એ જ રીતે⟨p⟩ ને∫xti∂ψxt∂t dx તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે આપણે કહ્યું હતું કે આ વેવ ફંક્શન એ પાર્ટીકલ માટે મોમેન્ટમના એવરેજ વેલ્યુ જેવું જ છે એહરેનફેસ્ટના પ્રમેય આનો વધુ અર્થ કહે છે જે બતાવે છે કે ⟨p⟩ ને mddt⟨x⟩ તરીકે લખી શકાય છે તેથી આ m v જેવા છે તેથી ⟨p⟩એ એવરેજ મોમેન્ટમ છે જેની આપણે વાત કરી રહ્યા છીએ અને તે mddt⟨x⟩ છે જે આ પ્રથમ પ્રમેય છે આ ઉપરાંત આ પ્રમેય આપણને p ના પરિવર્તનના દર વિશે પણ કહે છે અહી આપણે ⟨ ∂V∂x⟩ લઈશુ જે હવે પોટેંશીઅલ V ના વિકલનમાં આગળ ઋણ ચિન્હ મુકતા તે ddt ⟨p⟩ બરાબર થાય છે અગાઉ જણાવ્યા પ્રમાણે જે એક્સપેક્ટેશન વેલ્યુ નિર્ધારિત કરેલા હતા તે જ છે હવે જ્યારે આપણે હાઇઝનબર્ગની ઈક્વીવેલેન્સી વિશે વાત કરીએ જે આ ચિત્રમાં બતાવ્યું છે તે મુજબ પાર્ટીકલની એવરેજ પોઝિશન અને એવરેજ મોમેન્ટમ હોવાનો અર્થ આપે છે તો ચાલો હવે આપણે આ સાબિત કરીએ ⟨x⟩ એ બીજુ કંઈ નથી પરંતુ ∫xψdx બનશે અને તેથી ddt⟨x⟩ થશે જે ∫ ∂ψ∂t xψ dx∫ x∂ψ∂t dx બરાબર થશે અહી એક વાત અહી નોંધો કે જો તમે ⟨x⟩ અને સમય માં ⟨x⟩ ના પરિવર્તન વિશે વાત કરો છોતો સ્ટેશનરી સ્ટેટમાં વેવ ફંક્શન ચોક્ક્સ રીતે સમય પર આધારિત હોવું જરૂરી છે જે આપણે અગાઉના વ્યાખ્યાનમા જોયું જે પ્રોબેબીલીટી ડેન્સીટી સમયથી સ્વતંત્ર છે હવે iℏ∂ψ∂t 22m2x2Vx અને iℏ∂t 22m2x2Vx સમીકરણ આપણે જાણીએ છીએ ddt⟨x⟩1 iℏ ∞ 22m2x2xψdx મેળવવા માટે આ કિંમત ને સમીકરણમાં મુકી શકીએ છીએ હવે આપણે ∫Vxxψd ને બ્રેકેટ માં મૂક્યું જે પ્રથમ ટર્મ છે તેથી આ તેને અનુરૂપ ટર્મ થશે બીજુ પદ આપણી પાસે ∞22m2x2dx છે હવે હું dψdtx ∫Vxψψdx લખી રહ્યો છું iℏ ને મે બહાર લીધા છે તો આપણે જોઈ શકીએ છીએ કે આ યોગ્ય છે અહી આ ચિહ્ન ધન થશે હવે હું બીજુ ટર્મ દુર કરુ તો મને ddt⟨x⟩i મળશે હવે જે છેલ્લે બાકી રહેશે તે i22m ∫2x2x 2x2xψdx છે તેથી આપણને ddt⟨x⟩i22m ∫2x2x 2x2xψ મળશે જેને હુ iℏ2m∫ તરીકે લખી શકુ છુ તેમાથી જો હુ ∂x બહાર લઉ તો કૌંસની અંદર મને ∂ψ∂xx ∂xxψdx મળશે જે પ્રથમ પદ છે હવે મારે થોડી સુધારણા અહી કરવી પડશે કારણ કે ત્યાં વધારા કેટલાક પદ દેખાય છે તેથી હું iℏ2m∫ માથી ∫ ∂ψ∂x∂xx ∂ψ∂x∂x∂ψ∂xx∂xdx ની બાદબાકી કરું છું તો હવે પ્રથમ પદનુ સીધુ ઈન્ટીગ્રેશન થઈ શકે છે અને બાઉન્ડ્રી કન્ડીશન એ ની કિંમત શુન્ય થશે બીજી ટર્મમાં આ બે શરતો દુર કરવામાં આવી રહી છે તેથી જે બાકી છે તે ddt⟨x⟩iℏ2m∫ ∂ψ∂x∂xdx છે બીજુ પદ જે ∂xψd છે તે ∫∂xdx ∫∂ψ∂xdx તરીકે લખી શકાય છે ફરીથી પ્રથમ ઈન્ટીગ્રેશન દુર થઈ ગયું છે કારણ કે લાંબા અંતરે અદૃશ્ય થાય છે હવે જે બાકી રહે છે તે છેddt⟨x⟩iℏ2m ∞ ∂ψ∂xdx×2 છે આ બે દુર થાય છે અને હું તેને 1m ∞i ∂ψ∂xdx તરીકે લખી શકું છું જે બીજું કંઈ નથી પરંતુ 1m⟨p⟩ છે તેથી મેં જે બતાવ્યું તે છે ddt⟨x⟩⟨p⟩m છે આ એહરેનફેસ્ટનો પહેલો થીયરમ છે જે ફરીથી આપણને કહે છે કે ⟨p⟩ અથવા ⟨x⟩ એ પાર્ટીકલની સરેરાશ મોમેન્ટમ અને પાર્ટીકલની સ્થિતિના આપે છે આપણે બીજો પ્રમેય કે જે ddt⟨p⟩ બરાબર છે તેમ બતાવવું પડશે જે બીજું કઈં નથી પરંતુ ⟨ ∂V∂x⟩ થાય કે જે બળની એક્સપેક્ટેશન વેલ્યુ આપે છે એહરેનફેસ્ટના થીયરમના બીજા પ્રમેય લખવા માટે આપણે અગાઉ પ્રથમ પ્રમેય સાબિત કરવા માટે ddt તરીકે ddt⟨p⟩ લખ્યુ હતુ જેની એક્સ્પેક્ટેશન વેલ્યુ ∞i ∂ψ∂xdx હતી જે ∞∂ψ∂ti ∂ψ∂xdx∫i∂x ∂ψ∂tdx તરીકે વિસ્તૃત કરી શકાય છે હવે હું પાર્શીઅલ x અને t ની સાપેક્ષમાં ડેરીવેટીવની અદલા બદલી કરુ છું આપણે અગાઉ કર્યુ હતુ તેમ સમય આધારિત શ્રોડિંજર સમીકરણનો ઉપયોગ કરીને ∂ψ∂t અને ∂ψ∂t લખવા જઈ રહ્યાં છે હવે આપણે સમીકરણ ddt⟨p⟩ પર થોડા ફેરફાર અને પાર્શીઅલ ઈન્ટીગ્રેશન કરશું જે ⟨ ∂V∂x⟩ બરાબર થાય છે જે બીજુ કઈ નથી પરંતુ એહરેનફેસ્ટનો બીજો પ્રમેય છે જે દર્શાવે છે કે તે p નું એવરેજ વેલ્યુ અથવા ન્યુટનના નિયમ અનુસાર ⟨p⟩ બદલાય છે અહીં આપણે ડેરીવેશન કર્યુ નથી આ ડેરીવેશન તમારે કરવાનુ રહેશે કારણકે તે ખૂબ જ સરળ ડેરીવેશન છે તેથી આપણે આ વ્યાખ્યાનનો નિષ્કર્ષ આપી અને વ્યાખ્યાન પુરુ કરીએ x અને p એ ddt⟨x⟩⟨p⟩m સંબંધિત છે ddt⟨p⟩ એ બીજું કશું નથી પરંતુ ફોર્સ ની એક્સપેક્ટેશન વેલ્યુ છે જે ∞ ∂V∂xψ dx સમાન છે અને બીજુ આ ક્વોન્ટીટી સ્થિતિમાં પાર્ટીકલ માટે એવરેજ p અને એવરેજ x આપે છે